નમસ્કાર મિત્રો આ સત્રમાં આપણે સમજાવટની કળા જોવા જઈ રહ્યા છીએ આ પહેલા તમે પહેલેથી જ પ્રેરણા અને ખાસ કરીને સ્વ પ્રેરણા પૂર્ણ કરી લીધી છે અને પછી સ્વ પ્રેરણા અન્યને પ્રેરણા આપવી એ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક બની જાય છે જે આપણે શીખવું જોઈએ તેથી તે સંદર્ભમાં જ્યારે આપણે સમજાવટની કળા વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આ તે ક્ષેત્રો છે જેને આપણે સમજાવટની કળા ભાગ 1 અને સમજાવટની કળા ભાગ 2 માં બે સત્રોમાં આવરી લઈશું અમે કેટલાક સમજાવટના પ્રયોગો જોઈશું જે તમે કર્યા હતા પછી અમે વ્યાખ્યા સંચાર અને સમજાવટ વચ્ચેનો સંબંધ વલણની ભૂમિકા પ્રેરક સંદેશાવ્યવહાર અને તેની અસર અને તે કહેનાર વ્યક્તિની ભૂમિકા અને વિભાવનાને જોઈશું ભયની અપીલ ભાષાની અપીલ અને તે પછી તેનો સારાંશ તેથી જો તમે આખી બાબતને જોતા હોવ તો જે ખૂબ જ નોંધપાત્ર રીતે બહાર આવે છે તે એ છે કે તમારે પાછલા અઠવાડિયે આપેલા પ્રયોગનો સંદર્ભ લેવો જોઈએ જે હકીકતમાં છે એક પ્રયોગ જે આજના અસાઇનમેન્ટ અથવા પ્રયોગ સાથે સંબંધિત છે અસાઇનમેન્ટ જે આજની ચર્ચા સાથે સંબંધિત છે તેને હું તારણો નેટ પર શેર કરીશ જેથી તમે ત્યાંના તારણો જોઈ શકો પરંતુ અપેક્ષિત પરિણામો વ્યાપક રીતે તે છે જેની હું હમણાં તમારી સાથે ચર્ચા કરીશ વિગતવાર પરિણામો ચર્ચા મંચ પર ઉપલબ્ધ હશે જ્યાં તે પોસ્ટ કરવામાં આવશે અને અમે તેના પર વધુ ચર્ચા કરી શકીએ છીએ હવે આ તે લખાણ છે જે તમને આપવામાં આવ્યું હતું ચહેરાઓ માનવ સ્વભાવની બારીઓ છે બીબીસી વિજ્ઞાન અને તમે જોશો કે આ વિશિષ્ટ લેખન દ્વારા જે તમને પ્રદાન કરવામાં આવ્યું છે તે ચહેરાઓ શું વાતચીત કરે છે તેના વિશે અપેક્ષાઓનો સમૂહ બનાવવા માટે છે હવે એનો મજાનો ભાગ કે રસપ્રદ ભાગ એ છે કે જ્યાં માહિતી ઓછી હોય અને જ્યાં માહિતી વિશ્વસનીય હોય ત્યાં મનાવવાની શક્યતાઓ વધારે હોય છે અહીં આપણે સમજાવટ અને મેનીપ્યુલેશન વચ્ચેના તફાવતની નોંધ લેવાની જરૂર છે અને એ હકીકતની પણ નોંધ લેવાની જરૂર છે કે બંને વચ્ચે તફાવત કરવો એકદમ મુશ્કેલ અને જટિલ છે તેથી અમે તે વિશે થોડી વાર પછી જઈશું પરંતુ તમે જોશો કે આ અભ્યાસ એક વાસ્તવિક અભ્યાસ છે જો તમે તેને Google શોધશો અને આ અભ્યાસ અમુક હદ સુધી તમે પ્રશ્નોના જવાબો આપવાની રીતને પ્રભાવિત કરે છે અને તમને ખ્યાલ આવે છે કે પ્રશ્નો બે ઘટકોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા પેલુ લોકોના એક જૂથને પ્રશ્નોનો એક સમૂહ આપવામાં આવ્યો હતો અને લોકોના બીજા જૂથને પ્રશ્નોનો બીજો સમૂહ આપવામાં આવ્યો હતો આ તે છે જે તમે જોયું અને તમે અહીંની ચોક્કસ છબી જોઈ અને તમે અહીં એક જૂથ પર એક ચોક્કસ છબી જોઈ છબીઓ અન્ય જૂથ માટે ઉલટાવી દેવામાં આવી હતી અને અમે મૂળભૂત વ્યક્તિત્વ પરીક્ષણ માટે 5 પોઈન્ટ અને પરિમાણીય વ્યક્તિત્વ પરીક્ષણ માટેના 5 પ્રતિભાવો લીધા હતા જે મોટા 5 વ્યક્તિત્વ પરીક્ષણ તરીકે ઓળખાય છે અને તેના આધારે આ ચોક્કસ સર્વેની રચના કરવામાં આવી હતી અને તમારો પ્રતિસાદ નોંધપાત્ર રીતે બદલાય છે જે પ્રકારની ઉત્તેજના અથવા માહિતી પૂરી પાડવામાં આવી છે તેના પર આધારિત છે જે થાય છે તે નંબર વન છે અહીં બે પ્રકારના મેનીપ્યુલેશન્સ થાય છે પહેલું એ છે કે અમે માહિતીના ચોક્કસ સેટમાં ચેડાં કર્યા છે અને ચહેરાઓ સામાન્ય રીતે સકારાત્મક અથવા નકારાત્મક દેખાય છે અને તેના આધારે જ્યાં તેઓ પેટર્ન સાથે મેળ ખાય છે તેના આધારે તમને એક મજબૂત વલણ મળશે જેની ચર્ચા અમે ફોરમમાં કરીશું અને મેળ ખાતી ન હોવાના આધારે અમુક હદ સુધી મેળ ખાતી ન હોવા છતાં ટેક્સ્ટ આપણી સાથે છેડછાડ કરે છે અને અમને પ્રતિભાવોનો થોડો વધુ મૂંઝવણભર્યો સમૂહ મળે છે આ શેર કરવાનું કારણ બે ગણું છે એક એ છે કે અહીં તમારી પાસે માહિતીનો સમૂહ છે અને જ્યાં પણ આ માહિતી ચહેરા સાથે મેળ ખાય છે ત્યાં તમને જવાબોનો સમૂહ મળે છે જ્યાં જવાબોનો સમૂહ ચહેરા સાથે મેળ ખાતો નથી તમે હજી પણ તેના કારણે આ ટ્રિગર થઈ રહ્યું છે કારણ કે તમે જાણો છો કે જે કહેવામાં આવ્યું છે તે છતાં આ વાસ્તવમાં ટ્રિગર થયું છે અને આ એકસાથે જોડાયેલું છે અને તમે માનો છો કે તમને પ્રતિસાદનો બીજો સેટ મળશે હવે મુદ્દો એ છે કે એકવાર અમે તે કરીએ છીએ અમને ખ્યાલ આવે છે કે અમે એક પ્રકારની છેડછાડ કરી રહ્યા છીએ કારણ કે આખી વસ્તુ કાલ્પનિક છે આમાંની કોઈપણ માહિતી સાચી નથી અને તે મૂળભૂત રીતે તમારી ધારણા છે જેનું અન્વેષણ કરવામાં આવી રહ્યું છે બીજો મુદ્દો એ છે કે બે અલગ અલગ પ્રકારની ઉત્તેજના છે પ્રથમ અહીં લખાણ છે અને બીજો એ બંને વચ્ચેનો સંબંધ છે અને તેઓ એકબીજા સાથે દખલ કરે છે અથવા એકબીજાની ખુશામત કરે છે કેટલાક કિસ્સામાં જ્યારે ચહેરો અહીં અનુમાન મુજબ પ્રોફાઇલ સાથે મેળ ખાય છે તો તમારી પાસે પ્રતિસાદોનો એક સમૂહ હશે જ્યાં તે પ્રોફાઇલ સાથે મેળ ખાતો નથી તમારી પાસે પ્રતિસાદોનો બીજો સમૂહ હશે અને અમે ચર્ચામાં કર્યું છે તેમ આ ફોરમ અન્વેષણ કરવું ખૂબ જ રસપ્રદ બની જાય છે પરંતુ ચાલો આપણે ધંધાકીય જીવન પર આવીએ અને ઇતિહાસ આપણને કહે છે કે ચહેરાઓ ખૂબ જ અણધારી હોય છે તેમ છતાં સંશોધને અમને થોડું અગાઉ જે કહ્યું છે તે મોટા ભાગના કિસ્સાઓમાં સાચું હોઈ શકે છે અમને લાગે છે કે જો તમે જેરેમી મીક્સ ના ચહેરાને જોઈ રહ્યા હોવ તો તે એક પ્રકારનો વાયરલ સંદેશાવ્યવહાર જેવો સોશિયલ મીડિયા બનાવવામાં આવ્યો હતો અને તેનો ચહેરો વાયરલ થયો હતો આ છબી વાયરલ થઈ હતી કારણ કે આ એક અગ્નિદાહ કરનાર અને ગુનેગારનો ચહેરો છે ખૂબ જ મજબૂત રીતે વિનાશક તે ખૂબ જ આકર્ષક દેખાતા ચહેરાના ઉત્તેજક ચહેરા તરીકે માનવામાં આવતું હતું અને માર્ટિઝન ના કિસ્સામાં પણ આવું જ થાય છે જેને બાળકનું અપહરણ કરનાર અને ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિ પણ માનવામાં આવે છે અને આ ચહેરો છેતરામણો છે બીજી બાજુ આ ત્રીજો એક ગુનેગારના ક્લાસિક કેસનો કેસ છે અને જ્યાં આપણે ચહેરા પાસેથી કઈ માહિતીની અપેક્ષા રાખીએ છીએ અને તે મેળ શું દર્શાવે છે ઘણી વાર તમે જોશો કે જો તમે સ્ટીરિયો ટાઈપીંગ જોઈ રહ્યા હોવ તો આને સ્ટીરીયો ટાઈપીંગ તરીકે ઓળખવામાં આવે છે આ બિન સ્ટીરીયો લાક્ષણિક છે કારણ કે તમે કંઈક અપેક્ષા રાખો છો અને કંઈક બીજું થાય છે હવે તમે જુઓ છો કે જણાવ્યું હતું કે ચર્ચા અને તેનું પરીક્ષણ કર્યા પછી અમે સંભવતઃ અત્યારે નોંધપાત્ર રીતે સમજાવટ વિશે વાત કરવા માટે તૈયાર છીએ હવે હું તમારા મિત્રો સાથે જે શેર કરવા માંગુ છું તે એ છે કે સંભવતઃ કોઈની સાથેની અમારી ક્રિયાપ્રતિક્રિયા એ સમજાવટનું કાર્ય છે તો તે કદાચ એવું ન લાગે પરંતુ ચાલો હું તમારી સાથે પ્રથમ મુદ્દો શેર કરું મુદ્દો એ છે કે જો હું કોઈની સાથે મિત્ર બનવા ઈચ્છું છું તો કોઈની સાથે હસતાં હસતાં સાથે રહેવું તે વ્યક્તિ સાથે સંમત થવું અને તે વ્યક્તિ પ્રત્યે મારી જાતને સહન કરવાનો પ્રયાસ કરવાની એક પ્રકાર ની રીત છે સમજાવટ એ તમારી સાથે ક્રિયાપ્રતિક્રિયા બનાવવા માટે અન્ય વ્યક્તિને સમજાવવાની જરૂર છે ઇન્ટરનેટ પર દરરોજ તમને વિશાળ શ્રેણીના ઈમેલ મળે છે અને આ ઈમેલ ઈ મેઈલથી લઈને તમને લાખો ડોલરનું વચન આપે છે જે હેરફેર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તમે અમને ઇ મેલ્સ કહેવા દો કે જેથી તમને ચોક્કસ ઉત્પાદનો ખરીદવા માટે કહે છે જે ચોક્કસપણે જાહેરાતના સંદર્ભમાં સમજાવટ છે અને જે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અમે થોડી વાર પછી ચર્ચા કરીશું જે લોકો તમારી સાથે સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ કહે છે કે અમને કહેવા દો અમારા ક્ષેત્રમાં તેઓ સમાન ક્ષેત્રોમાં સંશોધન કરી રહ્યા છે અને તમારી સાથે કામ કરવા માટે રસ ધરાવે છે જ્યાં તેઓને તેમના રસના ક્ષેત્રો અથવા તેમના સંશોધનના ક્ષેત્રો ના આ વિષય માટે તેમની ઊંડી રુચિ છે અને તમામ બાબતોનો સમૂહ માં આપવામાં આવે છે જેથી આ વિદ્યાર્થીઓ અથવા સંશોધકો તમારી સાથે કામ કરી શકે તે રોજબરોજ જો તમે રોજિંદા ધોરણે ઈ મેલ કમ્યુનિકેશન કરતા હોવાથી તે સરળ કિસ્સો જોતા હોઈએ તો પણ સમજાવવાની પ્રક્રિયા ચાલુ છે તેથી તે અર્થમાં એક વ્યાપક વસ્તુ છે કારણ કે આપણે એકબીજાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ઉદાહરણ તરીકે હું મારા બાળકને વાંચવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું મારું બાળક મને ન વાંચવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અથવા કોઈ મને મૂવી જોવા માટે સમજાવી રહ્યું છે તો કોઈ મને નવલકથા વાંચવા માટે સમજાવી રહ્યું છે કારણ કે તેને લાગે છે કે તે ખૂબ જ રોમાંચક નવલકથા છે વગેરે અમે અમારા સમગ્ર જીવન દરમિયાન સતત તે કરવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ પછી તમે જોશો કે તે વિવિધ કક્ષા ના પ્રશ્ન છે અથવા તે અધિકૃતતાનો પ્રશ્ન છે જે સમજાવટના આ રોજિંદા નિયમિત વલણમાંથી આપણે ગંભીર સમજાવટ તરીકે શું ગણી શકીએ તે વચ્ચે તફાવત થી જુદા બદલાવો કરે છે અને તેને મેનીપ્યુલેશન કહી શકાય તેનાથી અલગ કરી શકે છે હવે મેનીપ્યુલેશન ખૂબ જ રસપ્રદ ક્ષેત્ર છે કારણ કે આપણે થોડી વાર પછી તે વિશે ચર્ચા કરીશું પરંતુ ચાલો આપણે સમજાવટ વિશેના મુદ્દાઓ સાથે આગળ વધીએ કુટુંબમાં પ્રથમ અને સૌથી વધુ સમજાવનાર વ્યક્તિ એ બાળક છે કારણ કે બાળક એવી વ્યક્તિ છે જે ઘણી વાર નિયમોથી પરિચિત નથી અને હંમેશા નવી વસ્તુઓમાં રસ લે છે જેમકે રમકડાં નવી ચોકલેટ્સ આઈસ્ક્રીમ અને તેના જેવી વસ્તુઓ તમને સમજણપૂર્વક સમજાવવાનો પ્રયાસ કરવો કે તે વસ્તુઓ બાળક માટે સારી છે કે નહીં તે એક અલગ બાબત છે પરંતુ આ સમજાવવાની પ્રક્રિયા ચાલુ છે અને સમજાવટ વિશેની બીજી રસપ્રદ બાબત એ છે કે દરેક વ્યક્તિને લાગે છે કે તે અથવા તેણી એટલા બુદ્ધિશાળી છે કે તે સમજાવવા માટે નહીં સમજાવટના વિશ્વાસઘાત દ્વારા જોવા માટે પૂરતા બુદ્ધિશાળી છે જો તમે આ શબ્દનો ઉપયોગ કરી શકો અને સત્યને જાણી શકો આ પોતે ભ્રમણા છે પરંતુ જો તમે કોઈ વ્યક્તિ તમને સલાહ આપે છે અથવા તમે કોઈને સલાહ આપી રહ્યા છો તે વિશે વાત કરો છો તો તે શું છે તે અમુક અર્થમાં સમજાવટ નથી તમે જે નિર્ણયો લો છો તેનું શું તમે તેમને કેવી રીતે લો છો શું તમે જેટલો સમય નેટ તપાસી રહ્યા છો અથવા તમે કેટલી ટેકનિકલ જગ્યા જોઈ રહ્યા છોઅથવા તમે અન્ય લોકોની ટિપ્પણીઓ જોઈ રહ્યા છો અથવા શું તમે તમારાથી રાજી નથી થઈ રહ્યા અથવા તમારી આજુબાજુ જુઓ છો કારણકે તમે તમારા માટે ઉપલબ્ધ વિવિધ પ્રકારની માહિતી તમને મનાવવાનું મેનેજ કરે છે તેથી મુદ્દો એ છે કે હું છેલ્લે શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું ચાલો આપણે 10 મિનિટ કે તેથી વધુ કહીએ તેથી હું તમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે તમે સમજાવી શકો જો તમને એવી માન્યતા હોય કે તમે મજબૂત છો તમે નિર્ધારિત છો તમે ઉદ્દેશ્ય છો અને મનાવી શકતા નથી હું અત્યારે જે કરી રહ્યો છું તે તમને સમજાવવાનો પ્રયાસ છે કે મિત્રો તમને સમજાવી શકાય છે એ હકીકત મા જોવાનો પ્રયાસ કરો કે જો તમે મારી સાથે સંમત થાઓ તો તમને સમજાવી શકાય છે તો હું સફળ થયો છું સમજાવટની આ પ્રથમ ક્રિયા છે જે હું આ વર્ગમાં કરું છું પરંતુ સમજાવટ કદાચ સમય જેટલી જૂની છે કારણ કે જો તમે વિવિધ જૂની પરંપરાઓ જોતા હોવ તો તમારી પાસે સમજાવટના ઉદાહરણો પણ છે જેમકે ભગબત ગીતા એ આપણી પરંપરાનું એક ઉજાગર કરતું ઉદાહરણ છે આપણે તે શેની વાત કરી રહ્યા છીએ ચાલો આપણે કહીએ કે એક વ્યક્તિ તેના દુશ્મનો સામે ઉભો રહે છે જે તેના ભાઈઓ તેના પિતરાઈઓ તેના ભત્રીજાઓ તેના દાદા દાદી પણ હોય છે આગળ તેથી વધુ અને તે કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તે અર્જુન છે તે ભગવાન કૃષ્ણને કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે કે મારે આ લોકોને શા માટે મારવા જોઈએ મને શું મળશે ભલે હું ભૌતિક રીતે પ્રાપ્ત કરી શકું શું તેનો કોઈ ફાયદો નથી કારણ કે આખરે હું મારી જાત ને રી મારહ્યો છું મારા નજીકના પ્રિયજનો છે અને છતાં 18મા અધ્યાયના અંતે અર્જુન લડવા તૈયાર છે તે 18મા અધ્યાયમાં શું થયું છે ચાલો આપણે કહીએ કે યુદ્ધના મેદાનમાં એક કે 2 કલાકની અંદર શું થયું છે કૃષ્ણ અર્જુનને અલગ અલગ વ્યૂહરચના વિવિધ રીતો દ્વારા લડવા માટે સમજાવવામાં સફળ રહ્યા છે જેનો અર્થ એ જરૂરી નથી કે તેણે જે કર્યું છે તે આવશ્યકપણે અસત્ય છે તેણે જે કર્યું છે તે જરૂરી છે કે તે છેતરપિંડી છે ભગવાન કૃષ્ણએ જે કર્યું છે તે આવશ્યકપણે છેતરપિંડી છે અર્જુન સારું એવું નથી તે એક પ્રકાર ની વસ્તુ છે જે તમે વસ્તુઓને કેવી રીતે લો છો તે વિચાર હેતુ ની બાબત છે મારો મતલબ એ કે તમારો ઉદ્દેશ્ય અથવા તમારો વ્યક્તિલક્ષી વલણ છે તો તમે તેને અલગ રીતે કરી શકશો પરંતુ અહીં મૂળભૂત મુદ્દો એ છે કે સમજાવટ થાય છે કારણ કે અર્જુન કોઈને કોઈ રીતે ખાતરી થાય છે કે ભગવાન કૃષ્ણ જે કંઈ કહે છે તે સત્ય છે શેક્સપિયર દ્વારા લખાયેલ જુલીસ સીઝર ની પ્રખ્યાત પંક્તિઓ જ્યાં એન્ટોનિયો એક ભાષણ આપી રહ્યો છે અને તે કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે કે જો કે બ્રુટસ ભાષણમાં થોડી મિનિટોના સમયગાળામાં તેણે જે કર્યું છે તે જ છે તે લોકોને સમજાવવામાં વ્યવસ્થાપિત કરે છે કે બ્રુટસ પાસે જે બધું છે કરવામાં આવ્યું તે ખરેખર ખોટું છે તેથી સમજાવટનો ક્લાસિક કેસ છે આજે રાજકારણીઓ આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે કારણ કે જ્યારે બે રાજકારણીઓ દેખીતી રીતે હોય છે ત્યારે કોઈને જીતવું પડે છે અને તે કરવા માટે લોકોએ તેના દૃષ્ટિકોણ અથવા તેના દૃષ્ટિકોણ સાથે સંમત થવું પડે છે અને ત્યાં ફરીથી સમજાવટ થાય છે તેથી સમજાવટ એ કંઈ નવું નથી અને આપણે આગળ વધીએ તે પહેલાં આપણે એ સમજવાની જરૂર છે કે સમજાવટ એવી વસ્તુ નથી જે ખરાબ કે ખોટી હોય સમજાવટ એ એવી વસ્તુ છે જે આપણા જીવનનો એક ભાગ છે કારણ કે મેં તમને પહેલેથી જ આસ્થાપૂર્વક ખાતરી આપી છે પરંતુ સમજાવટ પણ એવી વસ્તુ છે જેને મેનીપ્યુલેશન થી અલગ કરવાની જરૂર છે મેનીપ્યુલેશન નો ઉપયોગ વેચાણમાં થાય છે મેનીપ્યુલેશન આપણા જીવનમાં થાય છે મેનીપ્યુલેશન મિત્રતામાં થાય છે સંબંધો માં થાય છે મેનીપ્યુલેશન એ છે કે જ્યાં કોઈ વ્યક્તિ ખરેખર પ્રામાણિકપણે તેનો અર્થ કાઢવાના ઇરાદા વિના કંઈક કરી રહ્યું છે તમે ચોક્કસ અર્થમાં જે કહો છો તેનો વાસ્તવમાં અર્થ કર્યા વિના કંઈક કરી રહ્યું છે તે મેનીપ્યુલેશન છે એવું કંઈક કરવું જે એક રીતે અન્ય લોકોને નુકસાન પહોંચાડે છે તે એક અર્થમાં છેડછાડ છે અને એવી વસ્તુઓ કરવી જ્યાં તમે જે કહો છો તે હકીકત નથી અને તમે જાણો છો તે ફરીથી મેનીપ્યુલેશન છે તેથી મૂળભૂત રીતે શું થાય છે તે એ છે કે અમુક અર્થમાં તે સમજાવટનો પેટા સમૂહ છે જેમ કે યાદ શક્તિ જવાનું કારણ સ્ટોકહોમ સિન્ડ્રોમ છે જેના વિશે આપણે વાત કરીશું પરંતુ તે સામાન્ય રીતે અસ્થાયી રૂપે કાર્ય કરે છે કારણ કે જો તમે જોઈ રહ્યા હોવ તો તે ખરેખર બાબતોની સ્થિતિ નથી ગીતાનું ઉદાહરણ અર્જુન અને ઘણા હિંદુઓ માટે ત્યાંના શબ્દો તેમના જીવનભર સાચા લાગે છે અને તેથી તેઓ તેનો અમલ કરે છે તેથી તે અર્થમાં આપણે તેને મેનીપ્યુલેશન કહીશું નહીં પરંતુ કોઈપણ જે માને છે કે ના માને તે એવી વસ્તુ છે જે મને અસ્થાયી રૂપે પ્રભાવિત કરે છે અને હું તેની સાથે સંમત નથી અથવા હું તેમાં માનતો નથી અને તે એક પ્રકારની હેરફેર તરીકે જોવામાં આવશે તેથી તેમાં એક વ્યક્તિલક્ષી પરિમાણ છે પરંતુ તેના કરતાં વધુ મહત્વનું એ છે કે જ્યારે કોઈ અન્ય વ્યક્તિ સાથે છેડછાડ કરી રહ્યું હોય ત્યારે શું બરાબર થઈ રહ્યું છે તે શોધવાનું શું છે એક અસ્થાયી છે જો તે કંઈક છે જે ચકાસી શકાય છે અને જો તે અસત્ય છે તો તે છેડછાડ છે તે કેન્દ્રિત છે તે તેની આસપાસ કેન્દ્રિત છે પરંતુ તે હેરાફેરી કરી રહી છે કારણ કે સ્થાપિત કરવા માં ઘણી વાર ખોટી જાહેરાતો સામેલ હોય છે જેથી હિતમાં વધારો થાય છે જે ઘણી કંપનીઓ સાથે થાય છે જે સમાન પ્રકારના ઉત્પાદનો વેચે છે અને દાવો કરવાનો પ્રયાસ કરે છે કે એક ઉત્પાદન બીજા કરતા વધુ સારું છે કૃત્રિમ પરિસ્થિતિઓ તમે જે શરતો દ્વારા હાથ ધરી રહ્યા છો તે કૃત્રિમ છે જે ત્યાં ટૂંકા સમય માટે ફરીથી પ્રથમ અને બીજા મુદ્દા સાથે જોડાયેલ છે પ્રથમ મુદ્દો જે છેતરપિંડી છે છેતરપિંડી એ કંઈક છે જે હોઈ શકે છે મેં શોધી કાઢ્યું છે જે શોધી શકાય છે અને તે અર્થમાં કૃત્રિમ પરિસ્થિતિઓ કંઈક છે જે બાબતોની વાસ્તવિક સ્થિતિ નથી મનાવતા માં ચાલાકી કરનાર વ્યક્તિનો ઇરાદો ઘણી વાર નક્કી કરે છે કે તે ચાલાકી છે કે સમજાવટ છે કારણ કે જો તમારો ઇરાદો સારો છે તો તમે ખરેખર નિર્દોષ છો તમે જે કંઈપણ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તે વાસ્તવમાં એક જૂઠાણું છે જે એકસાથે અલગ અલગ મુદ્દો છે પરંતુ અન્યથા જો તમે જાણો છો કે તમે જે કરી રહ્યા છો તે ખોટું છે તો તમે જાણો છો કે તમે જે કરી રહ્યા છો તે છેતરપિંડી છે અને તમે કરી રહ્યા છો તે છેતરપિંડી છે સામાન્ય રીતે સ્થિતિ એવી છે કે જે વ્યક્તિ સાથે છેડછાડ કરવામાં આવી રહી છે તે સમજે છે કે તેનું મન ખુલ્લું છે અને તે ચાલાકી કરવા માટે છે અને સમય મુખ્ય છે તમે તેને ચાલાકી ઝડપથી કરવા માંગો છો અને તમે તેને શક્ય તેટલા વધુ મજબૂતીકરણ સાથે કરવા માંગો છો જેથી દિવસના અંતે આ પ્રક્રિયા થાય અને તમે જે ઇચ્છો તે મેળવી શકો બ્રેઈનવોશિંગ એ એક તકનીક છે જ્યાં તમે જુઓ છો કે તેમાં સમજાવટ ના તત્વો હોઈ શકે છે તેમાં બળજબરીનાં તત્વો પણ હોઈ શકે છે કોઈને બળજબરીથી એકસાથે જોડવું અને પુનરાવર્તન એ એક એવી વસ્તુ છે જે વિશિષ્ટ રીતે થાય છે અને તેથી અમે તેને ચાલાકી ની શ્રેણી હેઠળ મૂકીશું બીજી બાજુ સ્ટોકહોમ સિન્ડ્રોમ એક ખૂબ જ રસપ્રદ બાબત છે જે ધારણાને બદલી નાખે છે પરંતુ તે ખરેખર છેડછાડ નથી કે તમે કોઈ પણ રીતે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેવા પરિબળો દ્વારા તમને સમજાવવામાં આવ્યાં નથી અને તે હકીકત પરથી આવે છે કારણ કે ઘણા કિસ્સાઓમાં જ્યાં બંધક પરિસ્થિતિમાં હોય છે બંધક પરિસ્થિતિમ અમુક સમયે તેણીને બંધક બનાવનાર વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિશીલ બની જાય છે હવે આ ખૂબ જ વિચિત્ર સિન્ડ્રોમ છે અને તમે જોશો કે તેઓ ભાવનાત્મક રીતે લોકો પર નિર્ભર બની જાય છે જેમકે આતંકવાદીઓ તેમને પકડી રાખે છે અને તેને સ્ટોકહોમ સિન્ડ્રોમ કહેવામાં આવે છે કારણ કે આ તે તમે નથી જે તમે બહાર આવ્યા પછી ધારો છો ચાલો આપણે કહીએ કે 10 દિવસ પછી કે 10 વર્ષ પછી 10 મહિના ના સમયગાળામાં ખરેખર વાંધો નથી ઘણી વાર અથવા તો કેદ દરમિયાન પણ આપણે કહીએ છીએ કે નિર્દયતાનું ઘણીવાર હકારાત્મક રીતે અર્થઘટન કરવામાં આવે છે અને કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે બાધ્યતા રીતે જોડાયેલ હોય છે આ એવી આંતરિક પરિસ્થિતિઓ છે કે જ્યાં મન જુદી જુદી રીતે કામ કરે છે ત્યાં તેનાથી સંબંધિત ઘણા સિદ્ધાંતો છે પરંતુ આ ફરીથી વિવિધ રસપ્રદ રીતે સમજાવટ સાથે જોડાયેલું છે અને આપણે એ હકીકતથી વાકેફ રહેવાની જરૂર છે કે તે ન તો સમજાવટ છે કે ન તો ચાલાકી છે કારણ કે તે ઇરાદાપૂર્વક નથી પરંતુ તે થાય છે અને તમે જોશો કે રસપ્રદ બાબત એ છે કે સ્ટોકહોમ સિન્ડ્રોમ જેવી વસ્તુનો ઉપયોગ એવા લોકો કરી શકે છે કે જેઓ યાદશક્તિ ભૂલવા નો ઉપયોગ કરી રહ્યા છે એવી સ્થિતિ તરીકે જ્યાં આ હેરફેર ખરેખર થઈ શકે છે હવે અમે 6 મુખ્ય પરિબળો પર ધ્યાન આપીશું જેમ જેમ આપણે આ પ્રસ્તુતિ સાથે આગળ વધીશું તે નોંધપાત્ર બનશે અને પ્રથમ એક છે પારસ્પરિકતા જે સમજાવટના કાર્યમાં એકદમ જરૂરી છે કારણ કે જ્યારે હું કોઈને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું ત્યારે તે વ્યક્તિએ મારી સાથે સંમત થવું આવશ્યક છે જો તે ન થાય તો સમજાવટ થતી નથી સામાજિક સાબિતી એ છે કે તમારી સ્થિતિ કેટલી અધિકૃત લાગે છે તમારી સમજાવવાની વ્યૂહરચના કેટલી અધિકૃત લાગે છે તમે જે પણ અન્ય વ્યક્તિને કહેવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં લાગે છે તે કેટલું અધિકૃત છે વગેરે પ્રતિબદ્ધતા અને સુસંગતતા પ્રતિબદ્ધતા એ અર્થમાં કે તમે ચોક્કસ અંશે સુસંગતતા સાથે સમજાવી રહ્યાં છો વિશ્વસનીયતા તમારા સંસ્કરણો બદલી રહ્યાં નથી અને તમે જે કહી રહ્યાં છો તમે જે દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેના પ્રત્યે તમે સમર્પિત છો અને હવે જ્યારે તમે મનાવી રહ્યાં હોવ ત્યારે આ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે વિચાર પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યાં સુધી તમને કોઈ કલ્પના ઉત્પાદનની જેમ ઓછામાં ઓછા અસ્થાયી રૂપે તમને તે સ્વીકારવા અથવા ખરીદવા દેવા માટે સમજાવવામાં આવશે નહીં તેથી ગમે તેવો ભ્રમ ઓછામાં ઓછો ટૂંકા ગાળા માટે સર્જાયો હોય તો પણ જેમ કે આપણે ચાલાકીના સંદર્ભમાં ચર્ચા કરી છે કે લાઈકીંગનું તત્વ હોવું જોઈએ ઘણી વાર સત્તાનો આંકડો ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે અમે તેની ચર્ચા થોડી વાર પછી કરીશું કારણ કે કોણ સમર્થન કરે છે કોણ કંઈક કહે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે અને આપણી પરંપરા પણ જ્યારે આપણે પ્રામાણિકતાના પુરાવા વિશે વાત કરીએ છીએ ત્યારે ભારતીય પરંપરામાં કંઈક સાચું કે ખોટું હોવાના ખ્યાલ વિશે વાત કરીએ છીએ અમે એ હકીકત વિશે વાત કરીએ છીએ કે અમુક કિસ્સાઓમાં જે વ્યક્તિ ઘોષણા કરી રહી છે તે નક્કી કરે છે કે કોઈ વસ્તુને માન્ય દલીલ તરીકે ગણવામાં આવશે કે એટલી માન્ય દલીલ નહીં અને અછત કંઈક દુર્લભ છે કંઈક મૂલ્યવાન છે પછી તેના વિશે સમજાવવું સરળ છે હવે સમજાવટના સમકાલીન રંગોને સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ સત્રમાં પણ અમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને થોડા પ્રયોગો કરીશું કૃપા કરીને અમારા ચર્ચા મંચ માં પ્રદાન કરેલી લિંક્સ જુઓ અને કૃપા કરીને તેનો એક ભાગ બનો કારણ કે ફક્ત તમારી સહાયથી અમે છેડછાડ સમજાવટ અને અમારા મંતવ્યો કેવી રીતે બદલાય છે તે વિશેના ચોક્કસ પાસાઓને શોધવા માટે કેટલાક ખૂબ જ આકર્ષક સંશોધન કરવા જઈ રહ્યા છીએ વિવિધ પ્રકારના પૂર્વગ્રહો કે જે બનાવવામાં આવે છે અને તે ત્યારે જ થઈ શકે છે જો તમે અમે તમને જે નિયમિત સોંપણી આપવા જઈ રહ્યા છીએ તે સિવાયની વિવિધ પ્રવૃત્તિઓમાં તમે સ્વેચ્છાએ ભાગ લેશો અને જો તમે તે મોટી સંખ્યામાં કરશો તો જ અમે તેનું વિશ્લેષણ કરી શકીશું પરિણામો અને પરિણામ ના તારણો સાથે આવતા અઠવાડિયે તમારી પાસે પાછા આવીશું જે ખૂબ જ રોમાંચક હશે કારણ કે અમે સહયોગમાં કામ કરીશું અમે આ ચોક્કસ કોર્સમાં જ ઉઠાવેલા ચોક્કસ પ્રશ્નોને ઉકેલવાનો પ્રયાસ કરીશું તેથી સંપૂર્ણ સંખ્યા કદ મીડિયા સામાજિક મીડિયા સામાજિક નેટવર્ક સંદર્ભમાં છે આ તે છે જ્યાં મોટા પાયે સમજાવટ થઈ રહી છે અને તે જ જગ્યાએ જાહેરાત આવે છે જો તમને યાદ હોય કે અમે વિઝ્યુઅલ કમ્યુનિકેશન વિઝ્યુઅલ સૌંદર્ય શાસ્ત્ર વિશે વાત કરી હતી અમે જાહેરાત વિશે વાત કરી હતી જે અહીં ભૂમિકા ભજવે છે તે દ્રશ્યો કેટલા પ્રેરક છે અને અહીં જ્યારે આપણે સોશિયલ મીડિયા વિશે વાત કરીએ છીએ ત્યારે આપણને લાગે છે કે તે થઈ રહ્યું છે તેઓ ખૂબ જ ઝડપથી મુસાફરી કરે છે તે સમકાલીન સંદર્ભમાં તેઓ પ્રકાશની ઝડપે મુસાફરી કરે છે કારણ કે માહિતી પ્રકાશની ઝડપે મુસાફરી કરે છે લોકો સાથે છેડછાડ કરવી લોકોને સમજાવવા હુલ્લડ મચાવવું ઇંગ્લેન્ડમાં એક ચોક્કસ જગ્યાએ માહિતી આપી કહીએ કે ટવીટર ડેટાનો ઉપયોગ કરીને અથવા ફેસબુક ડેટાનો ઉપયોગ કરીને ધમાલ મચાવી અથવા કંઈક રચનાત્મક કરીએ તો આ બધી વસ્તુઓ પ્રકાશની ઝડપે થઈ રહી છે અને તે સોશિયલ મીડિયા પર થઈ રહી છે તેથી પ્રથમ બે બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ 2 માર્ગીય મુદ્દા છે જે અમે અમારા પ્રયોગો દરમિયાન સંબોધિત કરીશું જે આ અઠવાડિયે આ સત્રોમાં એકસાથે કરીશું સંસ્થાકીયકરણ કારણ કે વ્યવસાયમાં અને સંશોધનમાં આ એક એવી વસ્તુ છે જેમાં ઘણું સંશોધન ચાલી રહ્યું છે અને અત્યારે આપણે જાતે થોડું સંશોધન કરી રહ્યા છીએ અને આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે વધુ સૂક્ષ્મ અને કપટી બની ગયું છે મેનીપ્યુલેશન ને કારણે અને આજે જટિલ ચેનલો બહુવિધ ચેનલો છે તેથી તમે સમજો છો કે તે ખૂબ જ સૂક્ષ્મ છે અને તે સમજવું મહત્વપૂર્ણ છે જ્યારે અમે કેટલાક પ્રયોગોની ચર્ચા કરીએ છીએ ત્યારે હું તમારી સાથે અમારા કેટલાક પેપર શેર કરું છું જે સમજાવટ અને ચાલાકી સાથે કામ કરે છે ત્યારે તમને ખ્યાલ આવશે કે તે કેટલું સૂક્ષ્મ છે કેટલું વિચલિત છે કેટલું અસ્પષ્ટ છે કેટલું ખૂબ જ કાળજીપૂર્વક છે અને તે ખૂબ જ સૂક્ષ્મ રીતે કરવામાં આવી રહ્યું છે અને દેખીતી રીતે પ્રક્રિયામાં તે વંશીયતા સંસ્કૃતિ મીડિયા વૈશ્વિકરણ અને તે વધુને સંડોવતા વધુ જટિલ બની ગયું છે હવે આ બધું કહીને ચાલો આપણે સમજાવટ શું છે તેની કાર્યકારી વ્યાખ્યા કરવાનો પ્રયાસ કરીએ સમજાવટ એ ઇચ્છિત પ્રતિસાદ મેળવવા કોઈનું વલણ બદલવા કોઈકને સ્વીકારવા અન્ય લોકોની માનસિક સ્થિતિઓને પ્રભાવિત કરવા માટે થાય છે અહીં એક વ્યાખ્યા છે જે આપણી પાસે છે જેનો ઉપયોગ આપણે સમજાવટ શું છે તે સમજવા માટે કરી શકીએ છીએ સાંકેતિક છે કારણ કે તે ભાષા દ્વારા થાય છે તે છબીઓ દ્વારા થાય છે તે સમજાવવા માટે તેને પરિવર્તનને સમજાવવાની જરૂર નથી કારણ કે સમજાવટ એટલે કે વલણમાં ફેરફાર કરવામાં આવ્યો છે શરૂઆતમાં તમને કંઈક ખરીદવામાં રસ નથી પરંતુ હવે તમે તેને ખરીદવામાં રસ ધરાવો છો તમારા વલણમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમકે પહેલા તમને સંગીત સાંભળવામાં રસ ન હતો હવે તમને સંગીત સાંભળવામાં રસ છે તમારા વલણમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ પ્રતીકાત્મક રીતે કેટલાક સંદેશાઓ દ્વારા કરવામાં આવ્યું છે જેના દ્વારા વાતચીત કરવામાં આવી છે તે શબ્દો છબીઓ બિન મૌખિક સંદેશાવ્યવહાર જાહેરાત સંગીત કે તેથી વધુ હોઈ શકે છે દેખીતી રીતે હું મુક્ત પસંદગીનું વાતાવરણ કહીશ કારણ કે મુક્ત પસંદગી શા માટે કારણ કે સમજાવટ થઈ રહી હોવા છતાં તમારી પાસે દેખીતી રીતે તેમાંથી બહાર નીકળવાની પસંદગી છે તમારી પાસે મનાવવાની પસંદગી નથી કે તમે સમજાવો છો કે નહીં તે તમારી પસંદગી છે પરંતુ બળજબરી એછે જ્યાં તમને કંઈક પસંદ કરવાની ફરજ પાડવામાં આવે છે હવે અમે ચર્ચા કરી છે કે સમજાવટ એ સંસ્કૃતિ જેટલી જૂની છે અને જો તમે પશ્ચિમી પરંપરાઓના ઇતિહાસને ફરીથી જોતા હોવ તો સોફિસ્ટ એટલે કે જે લોકોને બોલવાન ની પ્રેક્ટિસ કેવી રીતે કરવી તે શીખવતા હતા કારણ કે રોમન લોકો માટે જ્યાં તમે જુઓ છો કે રાજ્યના નાગરિકો એકબીજાને સમજાવીને નિર્ણયો લેતા હતા ત્યાં મુક્ત વાતાવરણ ખૂબ જ મહત્વપૂર્ણ હતું અને પ્લેટો એક પ્રકારનું અનુમાન હતું કારણ કે સત્યની શોધમાં તેણે શું છેડછાડ કરી શકાય તેને અવગણવું પડ્યું અને સમજાવટ એ એવી વસ્તુ છે જ્યાં તમે કોઈની વિચારસરણીમાં ફેરફાર કરી શકો છો પછી એરિસ્ટોટલે તેણે તેનું વર્ગીકરણ સમજાવટથી 3 શ્રેણીઓમાં કર્યું નૈતિકતા લોગોસ અને પેથોસ વિશે વાત કરી અને આજે પણ જ્યારે આપણે સમકાલીન સંદર્ભ વિશે વાત કરીએ છીએ ત્યારે આ ખ્યાલો ખૂબ જ સાચા છે નૈતિકતા દ્વારા તમારો અર્થ શું છે Ethos એ વિશ્વસનીયતા એટલે કે વિશ્વાસ અને ઘણી વાર બ્રાન્ડ નામ લોગો જે વ્યક્તિ બોલે છે તેની સાથે વ્યક્તિ અને તમામ પ્રકારની વસ્તુઓ સાથે જોડાયેલી રહે છે લોગો એ તર્ક સુસંગતતા છે અને ફરીથી તે કંઈક છે જે તમને વિવિધ સંદર્ભોમાં મળે છે બીજી તરફ પેથોસ એ છે જ્યાં લાગણીઓ અને કલ્પનાને આકર્ષિત કરવામાં આવે છે અને જાહેરાતમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી જો તમે પરિસ્થિતિ પર નજર નાખો તો આપણે શોધી કાઢીએ છીએ કે સંભવતઃ આપણે જે જોઈએ છીએ અને જે આજે સમજાવટ માટે જાહેરાતના સંદર્ભમાં ઉપયોગમાં લેવાય છે તે બધું જ છે આ ચોક્કસ ફોર્મ્યુલામાં કે અમારી પાસે વિશ્વસનીયતાનો વિશ્વાસ છે જ્યાં કોઈ વ્યક્તિ હોઈ શકે છે અથવા કોઈ બ્રાન્ડે તે બનાવ્યું છે અને તમે તે તર્કનો ઉપયોગ કરીને કહી રહ્યા છો તેથી તમને ખરીદવા માટે સમજાવવામાં આવે છે અને લાગણીઓ ના ખૂબ જ વિશિષ્ટ સ્વરૂપો છે ચાલો હવે સમજાવટ અને બળજબરી વચ્ચેનો તફાવત જોઈએ હવે મેં સમજાવટ વિશે પહેલેથી જ વિગતવાર જણાવ્યું છે પરંતુ બળજબરી એ છે જ્યાં બળ લાગુ કરવામાં આવે છે ઉદાહરણો ધમકીભર્યા સંદેશાઓ કર્મચારીઓના નિર્દેશો પૂછપરછ ખતરનાક રીતે અપમાનજનક સંબંધોમાં સંચાર છે ત્યાં અને સરહદ રેખાના કિસ્સાઓ છે જેમ કે કલા મૂવીઝ સંગીત મનોરંજન ટીવી શો જાહેરાતો પ્રેરક હૃદયના વલણવાળા ફોટોગ્રાફ્સ જ્યાં તમે હતા કે કેમ તે અલગ પાડવું ખૂબ મુશ્કેલ છે સમજાવીને અથવા ચોક્કસ રીતે અથવા પ્રત્યક્ષકે પરોક્ષ રીતે પરિસ્થિતિમાં દબાણ કરવામાં આવે છે હવે મેં અહીં જે કેસ સ્ટડી રજૂ કરી છે તે એક ઉદાહરણ છે અને તમે સ્લાઇડ ખોલી શકો છો અને તેને તપાસી ને તે જાતે કરી શકો છો અને ચર્ચા મંચ પર તેના વિશે તમારો અભિપ્રાય આપો જ્યાં અમારી પાસે તેના માટે જગ્યા છે હવે આપણે આગળ જે જોઈએ છીએ તે સંચારની પ્રેરક અસરો છે અને તે જાહેરાતના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે દાખલા તરીકે આકાર આપવો એ છે કે જ્યાં શું થાય છે કે કંઈક એવી આશા સાથે વારંવાર પુનરાવર્તિત થાય છે કે લોકો તેના પર વિશ્વાસ કરવા માટે ફરજ પાડશે ઉદાહરણ તરીકે અન્ય કોઈપણ સિગારેટ કરતાં ડોકટરો કેમેલ્સ વધુ પીવે છે હકીકત એ છે કે સિગારેટ હાનિકારક છે તે સ્વાભાવિક છે જે કંઈ પૃષ્ઠભૂમિમાં છે પરંતુ તે છતાં આડકતરી રીતે સમજાવવામાં આવી રહ્યું છે કે આ સિગારેટ અન્ય સિગારેટ કરતાં ઓછી નુકસાનકારક છે રિઇન્ફોર્સિંગ એ તેને જુદી જુદી રીતે અને વિવિધ પ્રકારની વિવિધ રીતે પુનરાવર્તન કરવું અને તેનો ઉપયોગ બદલાતા સમયે સૂચવ્યા મુજબ વિવિધ સંદર્ભમાં થઈ શકે છે હવે અહીં એક ઉદાહરણ છે કે જે રીતે વલણ બદલાઈ શકે છે દાખલા તરીકે જો તમે 50 વર્ષ પહેલાં પણ જોતા હોવ તો નિગ્રો એ ખરાબ શબ્દ ન હતો પરંતુ આજે જો તમે કોઈને નેગ્રો અથવા નિગર કહો તો તે ખરાબ શબ્દ માનવામાં આવે છે તે કંઈક ખરાબ છે અને તે એટલા માટે છે કારણ કે તમે જુઓ છો કે સમયાંતરે સામાજિક સાંસ્કૃતિક કારણોસર અને વિવિધ પ્રકારના સંદર્ભમાં આ શબ્દ ધીમે ધીમે વર્જિત શબ્દ બની ગયો છે શબ્દ જે પ્રતિબંધિત છે જે સંસ્કારી સમાજમાં ઉપયોગમાં લેવાતો નથી પરંતુ તે પહેલા જો તમે તે પહેલા નવલકથાઓ જોતા હોવ તો તમે જોશો કે નેગ્રો અથવા નિગર એ ખૂબ જ વ્યાપકપણે ફેલાયેલા શબ્દો છે અને તે સ્વીકારવામાં આવે છે દાખલા તરીકે આજે લિંગના સંદર્ભમાં જ્યારે પણ આપણે કોઈને સંબોધીએ છીએ ત્યારે જ્યારે વ્યક્તિ અજાણ હોય ત્યારે આપણે તેણીને બદલે તેણીનો ઉપયોગ કરીએ છીએ તેથી હું કહું છું કે જો હું કોઈને મળું તો તેણીએ મારા માટે સરસ વર્તવું જોઈએ અગાઉ અમે કહેતા હતા કે તેણે મારા માટે સરસ હોવું જોઈએ તેથી અમને વસ્તુઓને જોવાની રીત બદલવા માટે સમજાવવામાં આવ્યા છે અને આનો બરાબર જટિલ સંબંધ છે ચાલો આપણે કહીએ કે પરિવર્તન આવ્યું છે અને આ સમાજ આ પરિવર્તન અને વલણને સમજાવટ ના એન્કર તરીકે જે રીતે જુએ છે તે કંઈક છે જેની સાથે અમે સમજાવટ ના વિવિધ ઘટકો સાથે પ્રારંભ કરીશું અને અમે તે આગામી સત્રોના સેટમાં કરીશું જ્યાં અમે કરીશું વલણ વિશે વાત કરો અમે લોકો વિશે વાત કરીશું અમે સંદેશ વિશે વાત કરીશું અને તે એક માર્ગ છે કે અમે સમજાવટ ના વિવિધ પાસાઓને વિગતવાર જણાવીશું તેથી આજે આપણે અહીં અટકીએ છીએ